અસાઇનમેન્ટ 2 પ્રોબ્લેમ 5 11 આપણે અસાઇનમેન્ટ નંબર 2 હલ કરી રહ્યાં છીએ અને આ ભાગમાં હું વેક્ટર કેલ્ક્યુલસ અને ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ ની ગણતરી સંબંધિત પ્રોબ્લેમનો હલ કરવા જઇ રહ્યો છું આ અસાઇનમેન્ટના પ્રોબ્લેમ નંબર 5 મુજબ તમે વેક્ટર ફિલ્ડ Vxyz ના સરફેસ ઇન્ટીગ્રલની ગણતરી કરવા માંગો છો જ્યાંVxyzx2ixyzjy2zk છે અને તમે એકમ ગોળામાં V dS ગણતરી કરવા માંગો છો આનો અર્થ એ કે આ 1 ત્રિજ્યાનો ગોળો ઉદગમમાં કેન્દ્રિત છે અને આપણે ડાયવર્જન્સ થીયરમ અને સ્ફેરિકલ પોલાર કોઓર્ડિનેટ્સ નો ઉપયોગ કરવા માગીએ છીએ Vxyzx2ixyzjy2zk તો ડાયવર્જન્સ થીયરમ દ્વારા V dS VdV સમાન હશે Vગણતરી કરવા માટે સરળ છે આ જુઓ V2xxzy2 છે સ્ફેરિકલ કોઓર્ડિનેટમાં dVr2drdcosθdϕ ઇન્ટીગ્રલ લિમિટ્સ dϕ માટે 0 થી π dcosθ માટે 1 થી 1 અને r માટે 0 થી 1 છે કારણ કે આપણે યુનિટ ગોળામાં વોલ્યુમ ઇન્ટીગ્રલ કરીએ છીએ હવે x y અને z સ્ફેરિકલ પોલાર કોઓર્ડિનેટ્સ ની દ્રષ્ટિએ એક્સપ્રેસ થવા જઈ રહ્યા છે અને તેથી આ 2r sinθcosϕr2drdcosθdϕ બીજી ટર્મ rsinθcosϕrcosθr2drdcosθdϕ છે અંતિમ ટર્મ r2drdcosθdϕ છે હવે નોંધો કે પહેલી અને બીજી ટર્મ જે ટર્મ નંબર છે હમણાં હું જે ચક્કર લગાવી રહ્યો છું પહેલી ટર્મ અને હું જે લીલા રંગમાં ફરું છું તે બીજી ટર્મ છે બંનેમાં cosϕ છે અને જો હું 02πcosϕ કરું છું તો 02πcosϕ 0 આપે છે અને તેથી આ બંને ટર્મ 0 નું યોગદાન આપે છે VdV 2xxzy2r2drdcosθdϕ 2r sinθcosϕr2drdcosθdϕrsinθcosϕrcosθr2drdcosθdϕr2sin2sin2 r2drdcosθdϕ r2sin2sin2 r2drdcosθdϕ since 02πcosϕ dϕ0 મારી પાસે માત્ર ત્રીજી ટર્મ છે જે V dS01r4dr 11sin2θdcos θ02πsin2ϕdϕ છે જેમાં પ્રથમ ટર્મ 15 આપે છે હવે cos θ x છે તેથી V dS15 111 x2dx02π1 cos2 2dϕ છે આ V dS 1543×π4π15 છે અને તે પ્રોબ્લેમ નંબર 5 નો જવાબ છે V dS01r4dr 11sin2θdcos θ02πsin2ϕdϕ15 111 x2dx02π1 cos2 2dϕ1543×π4π15 ચાલો જોઈએ કે પ્રોબ્લેમ નંબર 6 માં શું છે પ્રોબ્લેમ નંબર 6 માં વેક્ટર ફિલ્ડ Vxyz ના બરાબર છે જ્યાં Vxyzx2yijCxy k છે જ્યાં c અચળ છે આપણે લાઈન ઇન્ટીગ્રલ V dl ની ગણતરી કરવા માંગીએ છીએ જ્યાં આપણે જે કર્વ સ્પેસિફાય કરી રહ્યા છીએ તે ચોરસ છે હું તેને થોડા અલગ રંગથી બતાવીશ તો આ x અને y અક્ષોની બાજુઓ સાથેનો એક ચોરસ છે અને આપણે કાઉન્ટર ક્લોકવાઇઝની મુસાફરી કરી રહ્યા છીએ અને આ ચોરસની બાજુ a છે અને આપણે સ્ટોક થીયરમનો Stokes' theorem ઉપયોગ કરવા માગીએ છીએ Vxyzx2yijCxyk તેથી સ્ટોક થીયરમ શું કહે છે તે V dS છે હવે આ x અને y સરફેસ માટે dS છે કારણ કે હું રાઇટ હેન્ડ કન્વેન્શન દ્વારા કાઉન્ટર ક્લોકવાઇઝ ની મુસાફરી કરી રહ્યો છું તે k દિશામાં બહાર આવી રહ્યું છે તો આ કર્લ લાઇન માં મારે ફક્ત z ઘટક લેવાની જરૂર છે તેથી હું V dlz dxdy લખી શકું છું નોંધો કે આ એક સ્કેલર છે dSz dxdy આના Z ઘટકને z dxdyVy∂x Vx∂ydx dy લખી શકાય છે જ્યાં dx dy આ ચોરસ પર ઇન્ટિગ્રેટ કરે છે હવે Vxyzx2yijCxy k બરાબર છે આપણી પાસે V dl બરાબર છે હવે હું આ ટર્મનું મૂલ્યાંકન કરીશ છેલ્લી ટર્મ જે આપણે મુકીએ છીએ dx 0 થી a અનેdy 0 થી a બદલાય છે Vy∂x1 Vx∂y x2dy બનશે dlVy∂x Vx∂ydxdy ઇન્ટીગ્રલ ફક્ત x પર ડિપેન્ડ છે અને તેથી V dl0adx0ady 1 x2આપશે તો a2a a23 જવાબ છે V dl0adx0ady 1 x2a2a a23 આગળના પ્રશ્ન નંબર 7 માં વેક્ટર ફીલ્ડ F2xyzix2zjx2yk આપવામાં આવ્યું છે અને આપણે કોરસ્પોન્ડિંગ પોટેન્શિયલ Vxyz ની ગણતરી કરવા માંગીએ છીએ હવે વ્યાખ્યા દ્વારા ∂V∂xFx2xyz છે એ જ રીતે ∂V∂yFyx2z છે અને ∂V∂z Fzx2y છે F2xyzix2zjx2yk ∂V∂xFx2xyz ∂V∂yFyx2z ∂V∂z Fzx2y જો આપણે ફક્ત તેનું નિરીક્ષણ કરીએ તો તમે તરત જ V x2yzconstant લખી શકો છો કારણ કે પોટેન્શિયલ હંમેશાં એક અચળ સુધી નિર્ધારિત હોય છે પરંતુ હું તે વધુ સિસ્ટમેટીકલી રીતે કરવા માંગુ છું જેથી ભવિષ્યમાં જ્યારે તમે આવી પ્રોબ્લેમને પહોંચી વળો તો તમે તેને સિસ્ટમેટીક રીતે નિયંત્રિત કરી શકશો હું પ્રથમ ટર્મ ∂V∂x જોઉં છું તો ∂V∂x 2xyz ની બરાબર છે અને જો હું તેને x ના સંદર્ભમાં ઇન્ટિગ્રેટ કરું તો હું Vxyz x2yzf મેળવીશ કારણ કે જ્યારે હું આ સમગ્ર ફંક્શનને x ના સંદર્ભમાં ડિફરેન્શીએટ કરું છું ત્યારે પ્રથમ ટર્મ મને સાચો જવાબ 2xyz આપે છે અને જ્યારે હું F ને y અને z ના સંદર્ભમાં ડિફરેન્શીએટ કરું છું ત્યારે તે મને 0 આપે છે ∂V∂xFx 2xyz Vxyz x2yzf તો પોસીબલ ફોર્મ Vxyz x2yzf છે હવે હું જાણું છું કે ∂V∂y x2z ∂f∂y છે પરંતુ મને પહેલેથી જ આ પ્રોબ્લેમમાં આપવામાં આવ્યું છે કે આ x2z છે તે વત્તા હોવું જોઈએ ∂V∂y x2z તરીકે આપવામાં આવે છે હું આ ટર્મ કેન્સલ કરું છું અને મને ∂f∂y0 મળે છે આનો અર્થ ફક્ત એક જ હોઈ શકે જે f ≡ f છે Vxyz x2yzfyz ∂V∂y x2z ∂f∂y x2z ∂f∂y0f≡f અને તેથી હવે આપણી પાસે ફક્ત Vxyz x2yzf છે હવે ચાલો ∂V∂z લઈએ જે મને ∂V∂z x2y∂f∂z આપે છે પરંતુ આ આપેલ ફોર્સ ફિલ્ડ પણ ∂V∂z x2y છે ફરીથી જો હું ટર્મ કેન્સલ કરું તો હું ∂f∂z0 મેળવી શકું જેનો અર્થ ફક્ત એ જ છે કે F અચળ છે અને તેથી મારી પાસે જવાબ Vxyz x2yzconstant છે Vxyz x2yzf ∂V∂z x2y∂f∂z x2y dfdz0fconstant Vxyz x2yzconstant કોઈ પણ ફોર્સ ફિલ્ડ ને જોતાં તમે આ પ્રકારનું ઇન્ટીગ્રેશન કરી શકો છો પહેલા x ઘટકને ઇન્ટિગ્રેટ કરી શકો છો પછી y ઘટક અને z ઘટક અને અચળાંક ને બદલે તમે અન્ય વેરીએબલ ના ફંકશન મૂકતા રહો છો જેમના ડેરિવેટિવ્ઝ x y z સંદર્ભે મને 0 આપે છે ચાલો આગળ આપણે પ્રોબ્લેમ નંબર 8 કરીએ જે આપેલ પોટેન્શિયલ ફંકશન માટે કહે છે આપણે પોટેન્શિયલ ફંકશન Vxyzz 2x2 3y2 જેટલું આપ્યું છે અચળ પોટેન્શિયલ સરફેસ x 1 y 2 અને z 1 દ્વારા વર્ણવવામાં આવે છે હવે જો પોટેન્શિયલ સરફેસ આ 3 પોઇન્ટ માંથી પસાર થઈ રહ્યુ છે એનો અર્થ એ કે તે સમયે પોટેન્શિયલ નું મૂલ્યV1211 2 12 13 છે અને તેથી z 2x2 3y2 13 અથવા 2x23y2 z13 દ્વારા સરફેસ વર્ણવવામાં આવે છે આ જવાબ છે Vxyzz 2x2 3y2 V1211 2 12 13 2x23y2 z13 ચાલો આગળ આપણે પ્રશ્ન નંબર 9 કરીએ જેમાં ગ્રેડિયન્ટ ઓપરેટરનો ઉપયોગ કરીને આપણને મળે છે કે યુનિટ વેક્ટર કર્વ ને લંબ છે આપણે કર્વને 4x29y236 દ્વારા વ્યાખ્યાયિત કરેલ છે અને તે 32 3 માંથી પસાર થઈ રહ્યું છે આ કર્વ પર લંબ યુનિટ વેક્ટર શું હશે આપણે ગ્રેડિયન્ટ ઓપરેટરનો ઉપયોગ કરવા માંગીએ છીએ ગ્રેડિયન્ટ ઓપરેટર પરના વ્યાખ્યાનો યાદ કરો કે x y ફંક્શન પર કામ કરતા ગ્રેડિયન્ટ ઓપરેટર મને એક વેક્ટર આપે છે જે અચળ પોટેન્શિયલ સરફેસ અથવા કોન્ટૂર માટે લંબરૂપ હોય છે આ આપણે સાબિત કર્યું હવે હું આ fxy4x29y2 લઇ શકું છું તેમાં વિવિધ કોન્ટૂર હશે તેના આધારે જો હું fxy ને અચળ બનાવું અને અહીં આપણે fxy36 કોન્ટૂરની વાત કરી રહ્યા છીએ પરંતુ તે મહત્વનું નથી હવે જો હું fxyનો ગ્રેડિયન્ટ લઉં તો fxyx∂xy∂yz∂zfxy છે જે મને 8xi18yj આપશે અને આ કોન્ટૂરને લંબરૂપ હશે મારે ક્યાં તેની ગણતરી કરવી છે હું તેની આ પર્ટીક્યુલર સરફેસ fxy36 પર ગણતરી કરવા માંગુ છું અને હું જે બિંદુ પર ગણતરી કરવા માંગું છું તે x 32 છે અને y 3 છે અને તો તે બિંદુ પર fxy|32312i183j હશે અને હવે આપણે તેને યુનિટ વેક્ટર બનાવવા માંગીએ છીએ fxy36 fxyx∂xy∂yz∂zfxy8xi18yj fxy|32312i183j તો આ 12i183j યુનિટ વેક્ટર તરીકે આપવામાં આવે છે હું આને n દ્વારા સૂચવી શકું જે n12i183j122182×312i183j6427231i3331j છે તે સરફેસ fxy4x29y236 પર લંબ યુનિટ વેક્ટર છે નિયંત્રણના નીચા મૂલ્યથી નિયંત્રણના ઉચ્ચ મૂલ્ય સુધી ફોર્સની દિશા આપવામાં આવે છે n12i183j122182×312i183j6427231i3331j આગળની પ્રોબ્લેમ નંબર 10 સમાન ચાર્જ ડિસ્કની અક્ષ પર ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ છે તો આપણી પાસે x y સમતલમાં સમાન ચાર્જ ડિસ્ક છે અને તેમાં સરફેસ ચાર્જ ડેન્સિટી છે અને આપણે ચાર્જ ડિસ્કની z ઊંચાઈ પર પોટેન્શિયલની ગણતરી કરવા માંગીએ છીએ નોંધો કે આ કિસ્સામાં આપણે પોટેન્શિયલની ગણતરી કરીએ છીએ ખરેખર વેક્ટર ઘટકો વિશે મારે ચિંતા કરવાની જરૂર નથી જેમ આપણે પહેલા અસાઇમેન્ટના પ્રોબ્લેમમાં ફોર્સની ગણતરી કરી હતી અને તેથી ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલની ગણતરી થોડી સરળ થઈ જાય છે હવે આ માટે હું શું કરીશ r અંતર પર એક રિંગ લો આના પર ચાર્જની ગણતરી કરો આનો ચાર્જ dQ2πrdr છે અને r અંતરે ડિસ્કની રીંગ પરનો તમામ ચાર્જ બિંદુ z થી r2z2 છે અને નાની રિંગ dQ ને કારણે મારે ખૂબ જ નાનું પોટેન્શિયલ dv છે તો z પર પોટેન્શિયલ dVz0R14π02πrdrσr2z2છે dQ2πrdr dVz0R14π02πrdrσr2z2 અને તેથી પોટેન્શિયલ Vz2πσ4π00Rrdrr2z2 આપવામાં આવે છે r2z2y2 લેતા અને તેથી ydyrdr બને છે અને પછી મને Vz2πσ4π0|z|R2z2ydyyમળે છે y અને 2π કેન્સલ થાય છે અને મને Vz20R2z2 z મળે છે Vz2πσ4π00Rrdrr2z2 Let r2z2y2ydyrdr Vz2πσ4π0|z|R2z2ydyy20R2z2 z તેથી તમે જુઓ છો કે પોટેન્શિયલની આ ગણતરી થોડી સરળ છે કારણ કે તે ક્વોન્ટિટી સ્કેલર છે જો હું કરી શકતો હોત જો હું વિદ્યુતક્ષેત્ર z ના ઘટકોની ગણતરી કરવા માંગું જે એકમાત્ર ઘટક છે તો હું અક્ષ પર Ez લઈશ અને Ez dvdz થશે અને મારો જવાબ મળી શકશે હું વિવિધ પણ લઈ શકું છું ઉદાહરણ તરીકે પહેલાના અસાઇનમેન્ટમાં આપણી પાસે 0r છે હું તેના માટે પણ પોટેન્શિયલ ની ગણતરી કરી શકું હું તમારા માટે આ એક એક્સર્સાઇઝ તરીકે છોડું છું તમે ને લીધે પોટેન્શિયલની ગણતરી કરો z અક્ષ પર v ની ગણતરી કરો અને પછી વિદ્યુતક્ષેત્ર મેળવવા માટે તેને ડિફરેન્શીએટ કરો અને ત્યારબાદ એસાઈનમેન્ટ નંબર 1 માં મેળવેલા જવાબ સાથે તેની સરખામણી કરો ફાઈનલી આ એસાઈનમેન્ટની છેલ્લી પ્રોબ્લમ ચાર્જ શેલ માટે ડીરાઇવ કરેલ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ છે પોટેન્શિયલ માટે r ત્રિજ્યાના સમાન ગોળા માટે પરિણામ મેળવો તો આપણી પાસે ડેન્સિટી સાથે સમાનરૂપે ચાર્જ કરવામાં આવેલ ગોળો છે અને આપણે વ્યાખ્યાનમાં લીધું છે તે ચાર્જ શેલ માટેના પરિણામ નો ઉપયોગ કરીને આપણે r 0 થી r સુધી પોટેન્શિયલની ગણતરી કરવા ઇચ્છીએ છીએ જો સરફેસ ચાર્જ ડેન્સિટી વહન કરતા r ત્રિજ્યાનો ચાર્જ કરેલ શેલ હોય તો આપણે વ્યાખ્યાનમાં Vr14π04πR2r મેળવી લીધું છે આ 4π ને કેન્સલ કરીને હું VrR20r r ≥ R લખી શકું તેથી બહારથી તે 1r જેટલું છે અંદરથી તે અચળ બને છે જે સરફેસ પરના મૂલ્ય ની બરાબર છે Vr14π04πR2rR20r r ≥ R તેથી અંદર VrRσ0 r ≤ R છે નોંધો કે r R પર બે જવાબ મેચ થાય છે તેથી સરફેસ શેલ માટે આપણી પાસે આ પરિણામ છે VrRσ0 r ≤ R અને આપણે યુનિફોર્મલી ચાર્જ ગોળાનો પોટેન્શિયલ શોધવા માટે તેનો ઉપયોગ કરવા માગીએ છીએ યુનિફોર્મલી ચાર્જ ગોળા માટે હું અંદર એક r ત્રિજ્યાનું શેલ લઈશ અને જો હું તેને dr જાડાઈના શેલ તરીકે જાઉં છું તો આની પર એકમ ક્ષેત્ર દીઠ ચાર્જ થઈ જશે શેલનું વોલ્યુમ 4πr2dr છે તેથી σ4πr2dr ρ4πr2બનશે તો σ dr છે અને આ શેલ બહારના પોટેન્શિયલને જન્મ આપે છે જે 1r ડિપેન્ડેન્સ છે અને અંદર તે અચળ હોય છે તો જો હું શેલને લીધે પોટેન્શિયલ લખું છું તો તે r માટે બનશે ચાલો આપણે rr2 માટે તેની ગણતરી કરીએ જે r ≥ r માટે Vrr2ρdr0r છે અને r ≤ r માટે Vrrρdr0 છે Vrr2ρdr0r r ≥ r rρdr0 r ≤ r તો આપણને અંદર અને બહારનું પોટેન્શિયલ મળ્યુ છે હવે આપણે બધા જ વિવિધ બિંદુઓ પર મૂલ્યો મેળવવા માટે dr પર ઇન્ટિગ્રેટ કરવાનું છે ચાલો આપણે rr માટે ગણતરી કરીએ હું બહાર પોટેન્શિયલ શોધવા માંગુ છું બહાર માટે જો rR હોય તો બધા પોઇન્ટ બહાર હોય છે બધા શેલ અહીં માનવામાં આવે છે અને તેથી r પર પોટેન્શિયલ R કરતા વધારે હશે અહીં એકમાત્ર પ્રથમ એક્સપ્રેશન કાર્ય કરશે કારણ કે હું બધા r લઈ શકું તે મોટા શેલ કરતા વધારે છે અને તેથી આ Vr0r0Rr2dr હશે જે VrR330r છે મેં 4π નો નીચે અને ઉપર ગુણાકાર કર્યો છે જે Vr4πρR34π×30r છે તેથી આ Vr14π0Qr બને છે જે બહારના ચાર્જ માટે જાણીતું પરિણામ છે કોઈ પણ સ્ફેરિકલ ચાર્જ માટે તે પોઇન્ટ ચાર્જ ની જેમ વર્તે છે rR Vr0r0Rr2dr4πρR34π×30r14π0Qr અંદરના પોટેન્શિયલ વિશે શું હવે જો હું અંદરના પોટેન્શિયલની ગણતરી કરી રહ્યો છું જો હું r પર શેલ લઉં તો હું બધા શેલ બહાર પોટેન્શિયલ Vrગણતરી કરવા માંગું છું હવે આપણે rR માનીએ છીએ બહારના બધા શેલ અચળ પોટેન્શિયલ આપશે તેથી આ બધા પોટેન્શિયલ બનશે rથી R તરફના બધા શેલ મને અચળ પોટેન્શિયલ છે જે r ρ dr0વત્તા 0 થી rની અંદરના શેલ તે પોટેન્શિયલ આપવા જઈ રહ્યા છે જે પોઇન્ટ ચાર્જ અથવા Qr ના જેવું છે જે r2ρ dr0r છે તેથી આ અંતિમ જવાબ હશે જેVrrRrρdr00rr2ρdr0r છે તેથી આ જવાબ VrR220 r260 છે rRVrrRrρdr00rr2ρdr0rR220 r260 ρ3Q4πR3 લેતા હું આ જવાબ લખી શકું છું તેથી આપણી પાસે પોટેન્શિયલ VrR220 r260 છે અને હું ρ3Q4πR3 મૂકી રહ્યો છું તેથી Vr14π032QR 312Qr2R3 જવાબ છે